તેથી અંતે આપણને સમીકરણો ની સિસ્ટમ મળી અને આપણે તેને સોલ્વ કરી દીધું છે તેથી હવે સામાન્ય પ્રોબ્લેમ છે અને હું તેને દૂર કરી રહ્યો છું હું અહીં ઉભો છું અને મારે એ જાણવાનું છે કે અહીંનું ફિલ્ડ શું છે તેથી ત્યાં ફાર ફિલ્ડની ગણતરી કરવા માટે તમને શું લાગે છે કે કઇ પ્રકારની સ્ટ્રેટેજી કરવું જોઈએ તે જરૂરી છે તો મારે તેના સિવાય શું કરવું જોઈએ વિદ્યાર્થી ઇન્સિડંટ વેવ એક ઇન્સિડંટ વેવ એ કોઈક વેવ છે જે તમને આપવામાં આવે છે હવે હું ફાર ફિલ્ડ શોધવા માંગુ છું જે મને અત્યાર સુધી મળ્યું છે ચાલો આપણે કહીએ કે મેં સોલ્વ કર્યું છે આ મારું કોમ્પ્યુટેશનલ ડોમેન છે તેથી ત્યાં તમે જાણો છો કે દરેક જગ્યાએ ત્રિકોણ ના અંતમાં મને જે મળ્યું છે તેનો મે ઉપયોગ કર્યો છે તેથી હું ડોમેનની અંદરના દરેક ફિલ્ડને જાણું છું પરંતુ હવે હું આ ફિલ્ડને ક્યાંક દૂર શોધવા માંગું છું હું શું કરું વિદ્યાર્થી આપણે બધું જ તે રીતે કરી શકીએ છીએ તેથી એક તો તે જ એક વસ્તુ સૂચવવામાં આવી છે તે છે કે જ્યારે તમે ફિલ્ડને ક્યાંક દૂર કરવા માંગતા હોવ તો તમારે આ ફિલ્ડને શામેલ કરવા માટે કોઈક રીતે આ ડોમેનને વિસ્તૃત કરવું પડશે તે જ તેને કરવા માટે એક બ્રુટ ફોર્સ માર્ગ કહેવામાં આવે છે શું તે કરવાની સ્માર્ટ રીત છે વિદ્યાર્થી કારણ કે ત્યાં આ રીતે બધીજ વસ્તુ શેડ કરવામાં આવશે બ્રુટ ફોર્સ એ એક રીત છે ધારો કે હું રડાર ક્રોસ સેક્શન કરીશ તેથી આ સિદ્ધાંત લાગુ કરવા અને ફિલ્ડ કોઈ એક વસ્તુ છે તે શોધવા માટે તેનો ઉપયોગ કરી શક્યા છીએ હવે આપણે બાઉન્ડ્રી વ્યાખ્યાયિત કરે છે તેથી જ્યારે તમે મેશ લો છો ત્યારે તમે તેના બદલે તમારા CAD સોફ્ટવેરનો ઉપયોગ કરો છો ચાલો આપણે સર્કલ કહીએ અથવા તેની આસપાસ કંઇક કહીએ અને જે સોફ્ટવેર મેશિંગ કરશે તે છે કે તે આ એડ્જ મેળવી શકો તેથી ત્યાં હશે ગમે તે યુઝર્સ આ કોંટોર પર અહીં બેઠા હોય તેથી હવે તમે તે બિંદુઓ પરના ફિલ્ડને જાણો છો તેથી બ્રુટ ફોર્સ એક ખરાબ વિચાર છે તેના બદલે આપણે હ્યુજેન્સ મુજબ કોઈપણ r હોય તેથી એ સ્કેટર્ડ છે જે મારે જોઈએ છે તે ઇંટીગ્રલ શું છે તે કોંટોર R છે અહીં આવનારી કંડિશનશું છે વિદ્યાર્થી 0 માં તેથી આ ફક્ત સ્કેટર્ડ છે તેથી તે છે તેથી દૂર કરો તેથી હું ફક્ત સ્કેટર્ડ ફિલ્ડની ગણતરી કરી રહ્યો છું તેથી પ્રથમ ટર્મ યાદ આવે છે તે આ હશે અને તે 2 ટર્મ છે વિદ્યાર્થી હા બરાબર તેથી પ્રથમ હશે ચાલો આપણે dl ને પ્રાઇમ કહીએ કારણ કે હું આ તરફ જઈ રહ્યો છું જે મારો કોંટોર છે આપણે હજી પણ TM પોલારાઇઝેશનમાં છીએ તેથી જ મેં આ લખ્યું છે શું હું ગ્રીનનું ફંક્શન જાણું છું જે એક સવાલ છે તેથી આ કિસ્સામાં એકવાર મેં કોંટોર લીધું છે જો તમે પાછા જાઓ અને ગ્રીન ફંક્શનની તમારી વાતને યાદ કરો તો મેં સ્પેસને 2 ભાગમાં અને માં વહેંચી દીધી અને બહારના સ્થળમાં ફિલ્ડ શોધવા માટે હ્યુજેન્સ ને ઉપયોગમાં લઈને જે ગ્રીનના કાર્ય માટે મારે બહારના સ્થળમાં કે અંદરના સ્થળની જરૂર છે બહારનો સ્થળ આ કિસ્સામાં બહારનો સ્થળ કયો છે ફ્રી સ્પેસ તેથી હું આ જાણું છું તે ફક્ત મારી હેન્કેલ છે ગમે તે તેથી સારી વાત એ છે કે હું હેન્કેલ ફંક્શનને આગળ જાણીશ કે હું બીજું શું કહી શકું હું તમારા સ્ટાન્ડર્ડ એપ્રોક્સીમેશન કે જે મેં તમારા હેન્કલ ફંક્શન માટે કર્યું હતું તે કરી શકું જે છે તેથી માટે આપણે આને આશરે એપ્રોક્સીમેશન લીધેલ છે તેથી આ બધા એપ્રોક્સીમેશન આશરે આપણે અહીં અંદર સબ્સ્ટિટ્યુટ કરી શકીએ આમાં આખરે આપણે આ ચર્ચા સમાપ્ત કરતા પહેલા આ એક્સપ્રેશનમાં આપણે બધું જાણીએ છીએ શું આપણે દરેક વસ્તુની ગણતરી કરી છે ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ અથવા ચાલો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ ચાલો આપણે તેને સરળ બનાવીએ યાદ રાખો કે આ 2D T M પોલેરાઇઝેશન છે જેનો અર્થ છે એ x y પ્લેનમાં અને તે આ 2 વેરિએબલ અને 3 વેરિએબલ છે શું હું આ ટર્મ જાણું છું વિદ્યાર્થી હા તે H ટેંજેન્ટીઅલ છે હા અમે બતાવ્યા છે કે આ ને પ્રપ્રોઝનલ છે શું મેં ની ગણતરી કરી છે તે ખરેખર આ પ્રોબ્લેમમાં મારૂ વેરિએબલ છે તે ટેંજેન્ટીઅલ એડ્જ આધારિત FEM માટેનો જે હું આ વસ્તુથી સીધો જ મેળવું છુ તેથી હું આ જાણું છું આનું શું શું હું આને ઓળખું છું વિદ્યાર્થી મેક્સવેલનું હું તે જાણતો નથી પરંતુ શું હું તેની ગણતરી કરી શકું વિદ્યાર્થી મેક્સવેલનું મેક્સવેલના સમીકરણો એટલે જો લઈએ તો તે મને આપશે હું હવે કેવી રીતે લઈ શકું હું ને સંખ્યા તરીકે જાણું છું પણ હું તેને જાણતો નથી વિદ્યાર્થી ન્યૂમેરિકલી ન્યૂમેરિકલી રીતે સાચું તેથી હવે હું આની અંદરની બધી બાબતોને જાણું છું તેથી ન્યૂમેરિકલી મારે સંખ્યાત્મક લેવું પડશે અને તેથી જ તે મેશ માટે મહત્વપૂર્ણ છે તેથી કે ન્યૂમેરિકલ એપ્રોક્સીમેશન તમારા RCS માટે છે કે જે હતું વિદ્યાર્થી ગણતરી કરતી વખતે તમે r ને મોટી સંખ્યામાં રાખી શકો છો અથવા શું તમે મોટી સંખ્યામાં r મૂક્યા છે સારું જો તમે અગાઉ આમાંથી કોઈ ભાગ જોઈ ગયા હોય અને જો તમે આ એક્સપ્રેશનની ગણતરી કરો છો તો તે ખૂબ મોટા માટે 1 કરતા વધારે r માટે r થી સ્વતંત્ર બનશે તેથી તેમાં કોઈ વાંધો નથી તમારે RCS માટે આ એક્સપ્રેશનમાં કંઈપણ મૂકવાની જરૂર નથી RCS એ r થી સ્વતંત્ર બનશે તે ફક્ત આ પર નિર્ભર રહેશે વિદ્યાર્થી શું તેઓ તમારા થી સમાન છે હાં આપણી પાસે હ્યુજેન્સ કરવાની જરૂર નથી જો તમે તેને સબ્સ્ટિટ્યુટ કરશો તો કંઇક ખોટું કરી રહ્યા છો વિદ્યાર્થી આપણે કર્લ લઈ શકીએ હા તમે કર્લ લઈ શકો છો હાં મારો મતલબ તે જ છે જે આપણે કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી પણ તમે ન્યૂમેરિકલ કહ્યું તેથી હું અહીં જે ન્યૂમેરિકલ કર્લથી કહેવા માંગું છું તે આ છે જે અને ની દ્રષ્ટિએ છે અને એ x અને y ની દ્રષ્ટિએ વિદ્યાર્થી હા હમણાં હું તેના માટે કોઈક એક્સપ્રેશન મેળવીશ જો તમે તેને સારી રીતે જોશો તો આપણે સમય પસાર કરી રહ્યા છીએ આ એક એડ્જ છે અને આ એક ત્રિકોણ છે અને જો તમે આ Whitney બેઝ્ડ ફંક્શન્સ પર નજર નાખો અને જો તમે ખરેખર ની ગણતરી કરવા જશો તો તમારે તે કરવું જોઈએ અને તમે ફોર્મના કારણે કોંસ્ટંટ મેળવશો તો શું થાય છે કે તમે અહીં એક કોંસ્ટંટ મેળવો છો અને બીજો કોંસ્ટંટ અહીં તેથી આ ખરેખર બેઝિક ફંક્શન માટે કોંસ્ટંટ નથી જે બેઝિક ફંક્શનની એક ખામી છે તેથી ખરેખર અહીં કર્લ શોધવા માટે જે કરવું પડશે તે છે ઉપરનો કર્લ શોધી કાઢવો અને તેની સરેરાશ લો તેથી તે અર્થ છે જે હું ન્યૂમેરિકલ રીતે શોધી શકું છું અંતે આપણું સરળ કાર્ય પ્લેનમાં દરેક જગ્યાએ માટે છે તે એક સારો મુદ્દો છે અને આ વિશે બીજી એક ખૂબ જ રસપ્રદ બાબત છે આ બેઝિક ફંક્શન માં કરીશું તેમાંના કોઈપણને સિંગલ બેઝિક ફંક્શનના આ ગુણધર્મો ધરાવતા કાર્યોમાં લો એ કોંસ્ટંટ છે એ ઝીરો છે